ચાલો હવે આપણે કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલા માટે આંકડાકીય સમાધાન શોધવાનો પ્રયત્ન કરીએ પહેલા આપણે થિયરી પર ધ્યાન આપીશું અને ત્યારબાદ આપણે સોલ્યુશનનો ઉપયોગ કરીશું આપણે તેના પુનરાવર્તિત સોલ્યુશનનો ઉપયોગ કરીશું આપણે તે સમીકરણનો ઉપયોગ ઓક્ટેવમાં કરીશું અને તે પછી એક્ઝિક્યુટ કરીશું અને ઘર્ષણ પરિબળ શોધવાનો પ્રયત્ન કરીશું તેથી અમે કોલબ્રુક વ્હાઇટ સમીકરણ જાણીએ છીએ તે આના જેવું છે તમે હવે આનાથી પરિચિત છો હવે 1√f ચાલો તેને એક પ્રતીક ε d રફનેસ રેશિયો 3 7 સાથે બદલીએ અમે તેને વધુ એક પ્રતીક સાથે બદલીશું 2 51 રેનોલ્ડ્સ નંબર દ્વારા આપણે તેને એક પ્રતીક સાથે બદલીશું આપેલ રેનોલ્ડ્સ નંબર માટે અને રફનેસ ઇન્ડેક્સ આપવામાં આવે તો આ 2 51 રેનોલ્ડ્સ નંબર દ્વારા સતત રહેશે તેથી ચાલો આપણે x 1√f કહીએ આપણે તે પ્રતીક 1 √ f માટે વાપરીશું અને ત્યારબાદ આપણે d3 7 માટે પ્રતીકનો ઉપયોગ કરીશું અને આપણે 2 51 રેનોલ્ડ્સ નંબર માટે ચિન્હ નો ઉપયોગ કરીશું તેથી હવે આ કોલબ્રુક વ્હાઇટ ફોર્મ્યુલા x 2 log10 abx વાંચવા માટે સરળ બને છે તો આ તે સમીકરણ છે જેના માટે આપણે રુટ શોધવા અને x ની કિંમત શોધવાની જરૂર છે ચાલો હવે g x વત્તા આ કહીએ આપણે x વત્તા આને ડાબી બાજુ લઈશું જે તેને 0 બનાવશે તો તે ફંક્શન g x 2 log10 abx અને આપણે જાણીએ છીએ કે આ 0 થવું જોઈએ અને તેથી જ આપણે તેને 0 ની બરાબર મૂકીએ તેથી આપણે આ g સમીકરણને પુનરાવર્તિત રીતે હલ કરવાનો પ્રયત્ન કરીશું અને x ને એવી રીતે શોધો કે g ની વેલ્યુ 0 થાય તેથી આપણે તે કરવા માંગીએ છીએ અને તે માટે તૈયાર પદ્ધતિઓ અને તકનીકો છે આ પુનરાવર્તિત સંબંધોને હલ કરવા માટે અમે ન્યૂટન કોટ્સ તકનીકોનો ઉપયોગ કરીશું તો આ સમીકરણ g x 2 log10 abx 0 ∂g ∂x ને ધ્યાનમાં લો x ના સંદર્ભમાં g નું પાર્સીયલ ડેરીવેટીવ તમને આપશે gˊ જે 1abx બરાબર છે હવે g નું k પાસે મૂલ્યાંકન g થશે જે x માં ડેલ્ટા પરિવર્તન સમાન છે અને ઢાળ થી ગુણવામાં આવે છે તેનું મૂલ્યાંકન x xk પર કરવામાં આવે છે તેથી આ ન્યુટન કોટ્સનો નિયમ છે આ તમને xk પર g નું મૂલ્યાંકન આપશે હવે ડેલ ડેલ્ટા x એ xk xk 1 સિવાય બીજું કંઈ નથી તેથી પાછલું પુનરાવર્તન બાદનું બાદબાકી વર્તમાન પુનરાવર્તન બાદનું આગામી પુનરાવૃત્તિ મૂલ્ય છે તેથી આ g પ્રાઈમ માં xk પર મૂલ્યાંકન કર્યું તેથી હવે આ સમીકરણ જો તમે તેને ફરીથી ગોઠવો છો તો તમને xk 1 xk g મળશે જેનું મૂલ્યાંકન g પ્રાઈમ દ્વારા xk પર કરવામાં આવશે તેથી આ વધુ સામાન્ય અર્થમાં આપણું પુનરાવર્તિત સમીકરણ બનશે હવે આપણે અહીં g અને g પ્રાઈમ માટે આ સમીકરણ બદલીશું તેથી x k1 xkg એ સમીકરણનો આ ભાગ સિવાય બીજું કંઈ નથી xk2log10 abxk એ xk દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું તે ભાગ g પ્રાઇમ દ્વારા વહેંચાયેલ જે આ ભાગ x મૂલ્યાંકન થયેલ xk 12babxk છે તો આ આખું પુનરાવર્તિત સમીકરણ છે ચાલો આપણે કેટલાક સરળીકરણ કરીએ સરળ બનાવવા પર અમને xk1 2bxk 2abxk log10 abxk abxk2bમળે છે તો આ આખું સરળીકૃત પુનરાવર્તિત સમીકરણ છે જે આપણે આંકડાકીય રીતે ગણતરી કરવા માંગીએ છીએ હવે xk xk પ્રારંભિક મૂલ્ય શું હોવું જોઈએ તેથી હું તેને 1√f તરીકે લઈશ અને તે fએ 1√0 1છે f એ કંઇ નથી જે મેં લીધેલ 0 1 છે અમે આ મૂલ્ય પર કેવી રીતે પહોંચીએ જો તમે મૂડ્ડ ચાર્ટને જુઓ તો આ એક્સ અક્ષ એ ફિક્સન ફેક્ટર સિવાય કંઈ નથી તેથી મેં અહીં ફિક્શન ફેક્ટર 0 1 ની ઊંચી કિંમત લીધી છે તેથી અહીંથી તે નીચે આવવું જોઈએ અને વિવિધ રેનોલ્ડ્સ નંબરો માટે સાહિત્ય પરિબળના યોગ્ય મૂલ્ય પર નીચે ઉકાળવું જોઈએ તેથી તે એકબીજા સાથે સંકળાયેલ હોવું જોઈએ તેથી પ્રારંભિક મૂલ્ય અનુમાન મૂડી ચાર્ટથી છે અને તમે રેનોલ્ડ્સ નંબર અને રફનેસ ગુણોત્તરના કોઈપણ મૂલ્ય માટે 1√0 1ના આ મૂલ્યનો ઉપયોગ કરી શકો છો સામાન્ય રીતે તે મૂલ્યથી તે અંતિમ પરિણામી મૂલ્યમાં રૂપાંતરિત થશે જે ઇચ્છનીય છે કે જેના માટે g અથવા g ની કિંમત 0 ચાલો હવે આપણે આ સમીકરણને ઓકટવમાં અમલમાં મૂકીએ અને x ની કિંમત મેળવીશું અને પછીથી x ફિક્શન ફેક્ટરનું મૂલ્ય કારણ કે ફિક્શન ફેક્ટર અને x એ x 1 √x અને f 1 x2 દ્વારા સંબંધિત છે આપણે ઇટરેશન સમાપ્ત કર્યા પછી આપણે કરીશું આપણે xk1 શોધી હોત જેના માટે g xk 1 લગભગ 0 ની બરાબર છે અને તે xk 1 ફેક્ટરનો ઉપયોગ કરીને તેથી તે સાહિત્ય પરિબળનું અંતિમ મૂલ્ય હશે જે આપણે તેનો ઉપયોગ ફિક્સન લોસ હેડ મેળવવા માટે ડાર્સી વીઝબાચ સૂત્રમાં પ્લગ કરવા માટે કરીશું